આપણે છેલ્લા લેક્ચરમાં દૃશ્ય પરિબળો પર ચર્ચા શરૂ કરી તેથી આપણે તેની સાથે આગળ વધીશું અને અન્ય પ્રણાલીઓ જોઈશું જે દૃશ્ય પરિબળો ની ગણતરી કરવા માટે ઉપલબ્ધ છે તો માની લો મારી પાસે એક ગોળો છે અને ચાલો કહીએ કે મારી પાસે સપાટી A2 છે અને મેં બીજી સપાટી ને A1 કહી દીધી છે બરાબર મારી પાસે બે સપાટી છે અને મને F12 શોધવાની જરૂર છે જે ઉત્સર્જન માટેનું દૃશ્ય પરિબળો છે જે સપાટી A1 દ્વારા ઉત્સર્જન થાય છે અને સપાટી A2 દ્વારા તમારી સાથે કેવી રીતે છે બરાબર તેથી આપણે દૃશ્ય પરિબળો અથવા ભૌમિતિક પરિબળ શોધવાની જરૂર છે બરાબર છે તો ચાલો આપણે કહીએ કે આ ગોળા નું કેન્દ્ર છે અને જો હું અહીં કોઈ વિભેદક તત્વ ધારું છું તો આ dA2 છે અને આ વિભેદક તત્વ dA1 છે બરાબર તેથી જો ગોળા ની ત્રિજ્યા R છે તો દેખીતી રીતે કેન્દ્રથી ગોળા ના કેન્દ્રના કોઈપણ સ્થાનથી તે અંતર R છે અને જો બે સપાટી વચ્ચેનું રેખીય અંતર S છે તો તે બે સપાટી અથવા બે વિભેદક તત્વ વચ્ચેનું રેખીય અંતર છે બરાબર તેથી ઉદ્દેશ F12 માટેનું સૂત્ર શોધવાનું છે F121A1A1A2cos 1cos 2 S2 dA1dA2 તેથી જો અહીં ખુણો θ1 અને θ2 છે અને અહીં ખુણો θ1 છે તો તે દૃશ્ય પરિબળો છે cosθ1 શું છે cosθ1 એ છે કે હું કાટખૂણે લીટી દોરું છું તેથી આ અંતર S2 છે તેથી cos S2Rcos 2 કારણ કે તે એક સમદ્વિબાજુ ત્રિકોણ છે અને તેથી ખૂણા જોવા મળે છે અને તે S2R ની બરાબર છે તેથી હવે જો હું આને દાખલ કરું છું તો તે F121A1A1A2S24R2 dA1dA2 બનશે બરાબર તેથી આપણે S2 ને રદ કરીએ છીએ નોંધ લો કે R2 ગોળા ની ત્રિજ્યા A1 અને A2 ના ક્ષેત્રફળ ના ક્ષેત્રથી સ્વતંત્ર છે અને તે આ સપાટી ના ક્ષેત્રફળ ના સ્થાનથી સ્વતંત્ર છે તેથી તે F1214R21A1A1A2dA1dA2 હશે અને તે બીજું કઈ નથી પરંતુ A24πR2 છે 4πR2 શું છે તે આખા ગોળા નું ક્ષેત્રફળ છે તેથી તે કાંઈ નથી પરંતુ A2AS છે તેથી તે એક રસપ્રદ સૂત્ર છે તેથી નોંધ લો કે દૃશ્ય પરિબળો F12 હવે આ બંને ક્યાં સ્થિત છે તેનાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે તે બંને જ્યાં સપાટીની બાજુમાં સ્થિત છે તેનાથી તે સ્વતંત્ર છે અને એટલું જ નહીં કે તે ફક્ત પ્રાપ્ત સપાટીના ક્ષેત્રફળ પર આધારિત છે તેથી તે સપાટીના ક્ષેત્રફળ ના કદથી સ્વતંત્ર છે જે સપાટીનું કદ છે જે ઉત્સર્જન કરે છે અને તે ફક્ત પ્રાપ્ત સપાટીના ક્ષેત્રફળ પર આધારિત છે તેથી આ ખરેખર ઉપયોગી અને ખૂબ જ મહત્વપૂર્ણ સૂત્ર છે અને હકીકતમાં આપણે ઘણા બધા ઉદાહરણો મોટે ભાગે પછીનાં વ્યાખ્યાન માં અથવા પછીનાં એકમાં જોશું અને આપણે કેટલીક જુદી જુદી સમસ્યાઓ પર ધ્યાન આપીશું આપણે જોશું કે આ સૂત્ર ખરેખર વિવિધ ત્રિ પરિમાણીય ભૂમિતિઓ માટેના દૃશ્ય પરિબળો ની ગણતરી કરવા માટે ખૂબ જ સરળ છે ખાસ કરીને તમારે ગણતરી કરવાની જરૂર નથી અથવા તમારે હવે ત્રિ પરિમાણીય ભૂમિતિ બાંધવાની જરૂર નથી જો તમે તરત જ આ સૂત્ર નો ઉપયોગ કરી શકશો તો તમારે ત્રિ પરિમાણીય ભૂમિતિ બાંધવાની જરૂર નથી અને સંકલન કરવું પડશે તેથી તે ખૂબ જ સરળ બની ગયું છે જો તમે ખરેખર સમજો છો કે આ સૂત્રનો અર્થ શું છે અને આનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તમે આ સૂત્ર નો ઉપયોગ વિવિધ પ્રકારની સમસ્યાઓના નિરાકરણ અથવા શોધવા માટે કેવી રીતે કરી શકો છો જે તમે ભવિષ્યમાં જોશો તે બધા ધારે છે કે તે એક ફેલાયેલું ઉત્સર્જન છે અને તમારું હિસાબ શું છે તે કિરણોત્સર્ગ છે તેથી તે બંને ઉત્સર્જન અને પ્રતિબિંબ માટેનો હિસાબ કરે છે બધો જ હિસાબ કરવામાં આવે છે એકમાત્ર ધારણા જે અહીં મહત્વપૂર્ણ છે તે છે આપણે ધારીએ છીએ કે ઉત્સર્જન ફેલાયેલું છે હવે જો તે ફેલાતું નથી તો તમારે બધી દિશામાં બધા ખૂણાઓ પર આખા ખૂણા પર સંકલન કરવું પડશે તેથી જો ઉત્સર્જન પ્રતિબિંબ એ કિરણોત્સર્ગ એ ફેલાતું કિરણોત્સર્ગ છે તો પછી આ એક સુવર્ણ સૂત્ર છે જે વિવિધ પ્રકારની સમસ્યાઓ હલ કરવા માટે ખૂબ જ સરળ રહેશે તેથી તે ખૂબ જ પ્રતિકૂળ લાગે છે પરંતુ આ એક જગ્યા છે જ્યાં ખરેખર અંતર્જ્ઞાન કાર્ય કરતી નથી તેથી જો તમે ખરેખર બધા સૂત્ર ને દાખલ કરો છો તો તમે સપાટીનું ક્ષેત્રફળ ક્યાંથી લો છો તેનાથી કોઈ ફરક પડતો નથી તેથી તે ખૂબ જ આશ્ચર્યજનક પરિણામ છે તમે જોશો કે તે સંપૂર્ણ રીતે વિરોધાભાસી છે પરંતુ તે ખૂબ જ ઉપયોગી છે તમે ખરેખર સંપૂર્ણ ત્રિ પરિમાણીય ભૂમિતિ બનાવી શકો છો અને તે જ પરિણામ સાથે તેની સાથે સંકલન કરી શકો છો તેથી આપણે અહીં કોઈ જાદુ કર્યું નથી તે ફક્ત સૂત્ર માંથી બહાર આવે છે જે આપણે છેલ્લા વ્યાખ્યાનમાં સખત રીતે મેળવ્યું હતું અને આપણે પહેલાથી જ જાણીતા સામાન્ય ખૂણાઓ સાથે સૂત્ર લાગુ કર્યું છે તેથી તે મહત્વની બાબતો એ છે કે ભૌમિતિક પરિબળ જો ક્ષેત્રોને ગોળા ની પરિઘ ની અંદર મૂકવામાં આવે છે તો આ ખૂબ મહત્વનું છે જો સપાટી ઉત્સર્જન કરતી સપાટીને ધ્યાનમાં લીધા વગર ગોળા ની સપાટી અથવા ગોળા ની સપાટીની પરિઘ માં મૂકવામાં આવે છે તો તે ફક્ત દૃશ્ય પરિબળો ફક્ત પ્રાપ્ત સપાટીના ક્ષેત્રફળ અને કુલ ગોળા પર આધારિત છે આના પર કોઈ પ્રશ્નો છે તે સાહજિક ગણતરી છે અને તે શા માટે સાહજિક ગણતરી છે તેનું કારણ શું છે તે તમે હંમેશાં વિચારશો મારે જો સપાટી અહીં રાખવી હોય તો પછી તે કેવી રીતે આવે છે તે ફક્ત પ્રાપ્ત થનારા સપાટીના ક્ષેત્રફળ પર નિર્ભર છે પરંતુ નોંધ લો કે ગોળા નું ક્ષેત્રફળ હજી પણ અહીં છે તેથી અમુક અર્થમાં ઉત્સર્જન કરતી સપાટીઓનું ક્ષેત્રફળ ગણવામાં આવે છે કેટલાક અર્થમાં તે ગોળા ના કુલ ક્ષેત્રફળ માં ગણાય છે પરંતુ તે ફક્ત તારણ આપે છે કે તે અપ્રસ્તુત છે જ્યારે તમે નવા પરિબળ ની ગણતરી કરવા માંગો છો ત્યારે વિસ્તારનું કદ શું છે અને તે ક્યાં સ્થિત છે તે સંપૂર્ણપણે અપ્રસ્તુત છે અને તે જ રીતે જ્યાં બીજી સપાટી સ્થિત છે તે પણ સંપૂર્ણપણે અપ્રસ્તુત છે તે ફક્ત તારણ આપે છે કે તે સંપૂર્ણપણે અપ્રસ્તુત છે તે પ્રતિસ્પર્ધી છે અને આપણે કોઈ જાદુ કર્યું નથી અહીં તે સંપૂર્ણ સખત છે બરાબર તેથી આ એક ખૂબ જ ઉપયોગી સૂત્ર છે જે તમારે બધાએ યાદ રાખવું જ જોઇએ તેથી યાદ કરો કે જ્યારે આપણે છેલ્લા વ્યાખ્યાનમાં નવા પરિબળ પર ચર્ચા શરૂ કરી હતી ત્યારે ઉદ્દેશ સપાટીઓ વચ્ચે કિરણોત્સર્ગ વિનિમય લાક્ષણિકતા બનાવવાનો હતો તેથી એકવાર આપણે જાણીશું કે દૃશ્ય પરિબળ ની ગણતરી કેવી રીતે કરવી આપણે હવે તે શોધવા માટે પ્રયત્ન કરી શકીએ છીએ કે વિવિધ સપાટીઓ વચ્ચે ચોખ્ખું કિરણોત્સર્ગ વિનિમય શું છે તેથી તે શું છે જે આપણે કરવા જઇ રહ્યા છીએ તેથી ધારો કે આપણે વાસ્તવિક સપાટી લઈએ છીએ તેથી આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સપાટી બધી તરંગલંબાઇ બધા λ અને તમામ θ અને ᶲ શોષી લે છે અને બહાર કાઢે છે પરંતુ બ્લેકબોડી સાથે આપણી પાસે એક વિશેષ ગુણધર્મ છે બ્લેકબોડીનો એક વિશેષ ગુણધર્મ છે તે ગુણધર્મ શું છે બ્લેકબોડી ની વિશેષ ગુણધર્મ શું છે તે બધી ઘટનાના કિરણોત્સર્ગ ને શોષી લે છે તેથી બ્લેકબોડી એક પ્રસરેલું ઉત્સર્જક છે અને બધી ઘટનાના કિરણોત્સર્ગ ને શોષી લે છે બધી ઘટના ના કિરણોત્સર્ગ જેનો અર્થ થાય છે કે પ્રતિબિંબ 0 છે બરાબર તેથી આનો સીધો અર્થ એ છે કે બ્લેકબોડી માટે પ્રતિબિંબ 0 છે બરાબર તો ધારો કે મારી પાસે બે બ્લેકબોડી છે જેને હું તે કહે છે i અને j અને ચાલો કહીએ કે તાપમાન Ti અને Tj છે અને સપાટીનું ક્ષેત્રફળ Aiઅને Aj છે બરાબર તેથી હવે ઉત્સર્જન બધી દિશાઓમાં બધા સ્થળોએ થવાનું છે કારણ કે તે ફેલાયેલું છે અને તે બધી દિશાઓમાં સમાન હશે બરાબર તે પ્રસરેલું ઉત્સર્જક છે તેથી હવે સવાલ એ છે કે આ બંને સપાટીઓ વચ્ચે ઉષ્મા વિનિમય નો ચોખ્ખો દર કેટલો છે તે જ આપણે શોધવા માગીએ છીએ બરાબર તેથી i અને j વચ્ચે શુદ્ધ કિરણોત્સર્ગ વિનિમય શું છે તે જ આપણે શોધવા માગીએ છીએ બરાબર તો તે qnet હશે તેથી તમે બધાએ સાંભળ્યું જ હશે કે σTi4 Tj4 તમને ચોખ્ખું કિરણોત્સર્ગ આત્યંતિક આપશે તેથી તેમાં શું ગુમ થયેલ છે તે સંપૂર્ણ વાત નથી તમે જે મુખ્ય ધારણા કરો છો તે શું છે તે બરાબર છે બધા વહન ગુણધર્મો ભૂલી જાઓ ચાલો કહી શકીએ કે ત્યાં ફક્ત ઉષ્મા વિનિમય નો કિરણોત્સર્ગ ની રીત છે જ્યારે તમે તે સૂત્ર નો ઉપયોગ કરો છો ત્યારે તમે જે મુખ્ય ધારણા કરો છો તે શું છે તે બરાબર છે તે બ્લેકબોડી છે તેથી તે પ્રસરેલું ઉત્સર્જક હોવું જોઈએ હા E તે બ્લેકબોડી છે તેથી તે બ્લેકબોડી કિરણોત્સર્ગ છે વ્યુ ફેક્ટર તમે જુઓ તેથી તે પ્રથમ વસ્તુની પ્રાથમિક ધારણા છે કે તમે તે ધારે છે કે વ્યૂ ફેક્ટર 1 છે તેથી રેડિયેશન ની મોટાભાગની ગણતરીઓ કે જે તમે અત્યાર સુધી કરી હોત તમે માની લો છો કે ત્યાં દૃશ્ય પરિબળ ભૌમિતિક પરિબળ તેઓ બધા ભૌમિતિક રીતે ગોઠવાયેલ છે અને તે ભૌમિતિક પરિબળ કિરણોત્સર્ગ વિનિમય માં કંઇપણ ફાળો આપતું નથી તેથી યાદ રાખો કે છેલ્લા વ્યાખ્યાનમાં આપણે કહ્યું હતું કે તમારે કિરણોત્સર્ગ ની હદની ગણતરી કરવી છે કે કેમ તે શોધવાની જરૂર છે તે નિર્ણાયક ગુણધર્મો માંનું એક દૃશ્ય પરિબળ છે તમે એવું માની શકતા નથી કે કોઈપણ બે સપાટીની વચ્ચે દૃશ્ય પરિબળ એક છે તે મૂળભૂત અંતર્ગત ધારણા છે જે તમે અત્યાર સુધી કરેલી બધી ગણતરીમાં લેવાયેલ છે બરાબર તેથી પ્રથમ અવલોકન એ છે કે Fij≠1 તેથી ચોખ્ખું કિરણોત્સર્ગ એ ફક્ત i દ્વારા ઉત્સર્જિત થાય છે અને j દ્વારા મળે છે જે j દ્વારા ઉત્સર્જિત થાય છે અને i દ્વારા પ્રાપ્ત થાય છે તે વચ્ચેનો તફાવત છે બરાબર તો આ q એ AiJi દ્વારા આપ્યો છે તેથી તે અનુરૂપ દૃશ્ય પરિબળ અને સપાટી i દ્વારા ઉત્સર્જન કિરણોત્સર્ગ ની વચ્ચે ના ગુણાકાર નો ચોખ્ખો કિરણોત્સર્ગ દર છે બરાબર તો તે તમને કહે છે કે તે અપૂર્ણાંક શું છે જે સપાટી J qij દ્વારા પ્રાપ્ત થાય છે તે Aj Jj Fji દ્વારા આપવામાં આવ્યું છે બરાબર તેથી આ AiJi માં તે તે જ દર છે જે સપાટી j દ્વારા કિરણોત્સર્ગ ઉત્સર્જન કરે છે અને તેમાંથી કયા અપૂર્ણાંક સપાટી i દ્વારા અટકાવવામાં આવે છે તે દૃશ્ય પરિબળ સાથેના ઉત્પાદન દ્વારા આપવામાં આવે છે તેથી પારસ્પરિક સંબંધોથી આપણે જાણીએ છીએ કે AiFij અને AjFji સંબંધિત છે બરાબર તો તે QnetAiFijJi AiFij હશે બરાબર તેથી તે QnetAiFijJi Jj છે બ્લેકબોડી માટે Ji શું છે તેથી ધ્યાનમાં રાખો કે બ્લેકબોડી નો ગુણધર્મો એવો છે કે તે પ્રસરેલું ઉત્સર્જક છે અને તે દરેક વસ્તુને શોષી લે છે જેનો અર્થ થાય છે પ્રતિબિંબ 0 છે તેથી Jj બ્લેકબોડી માંથી નીકળતું માત્ર ઉત્સર્જન છે અને તે સ્ટીફન બોલ્ટઝમેન ના કાયદા દ્વારા આપવામાં આવ્યું છે તેથી તે છે જ્યાં આ σT4 આવે છે તેથી QnetAiFijEbi Ebj તેથી તે બ્લેકબોડી કિરણોત્સર્ગ છે તેથી QnetAiFijTi4 Tj4 કારણ કે ત્યાં કોઈ પ્રતિબિંબ નથી નોંધ લો કે આ એટલા માટે છે કારણ કે પ્રતિબિંબ 0 છે તેથી જ JiEbi છે કોઈપણ સપાટી પરથી કોઈ પ્રતિબિંબ નથી તે સપાટીમાંથી ઉત્સર્જન છે તેથી સપાટીઓ વચ્ચે ચોખ્ખું કિરણોત્સર્ગ વિનિમય આ જથ્થો છે હવે આ કેમ મહત્વનું છે ચોખ્ખું કિરણોત્સર્ગ વિનિમય શું છે તે જાણવાની આપણે શા માટે જરૂર છે માની લો જો મારે તાપમાન જાળવવું હોય તો ચાલો હું તેને જુદી રીતે મૂકી દઉં જો હું આ બે સપાટીઓનું તાપમાન જાળવવા માંગું છું તો આ તે ઉષ્મા નો જથ્થો છે જે કાં તો મારે શરીરને આપવું પડશે અથવા તાપમાનના આધારે દૂર કરવું જોઈએ તેથી qnet એ qij અને qji તેના આધારે હકારાત્મક અથવા નકારાત્મક હોઈ શકે છે જે આપણે જાણતા નથી તમારે સંખ્યાઓ મૂકવા પડશે અને શોધવું પડશે કે qnet સકારાત્મક છે કે નકારાત્મક તેથી આપેલ શરીર માટે જો qnet સકારાત્મક છે જેનો અર્થ છે કે ત્યાં કોઈ ચોખ્ખું કિરણોત્સર્ગ છે જે તે ખરેખર કિરણોત્સર્ગ વિનિમય ને લીધે લઈ રહ્યું છે તેથી સતત તાપમાન જાળવવા માટે તે સપાટીની અંદર ઉષ્મા શોષી લેના નું ઉપકરણ હોવી જરૂરી છે જો તમે કોઈ સમતાપી તાપમાન જાળવવા માંગતા હો જો qnet હકારાત્મક હોય તો તે જથ્થો છે જે પ્રણાલી માંથી દૂર કરવો પડશે હવે ધારો કે જો તે નકારાત્મક છે તો તે જથ્થો છે જે તમારે પૂરો પાડવો પડશે તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ ગુણધર્મ છે યાદ રાખો કે વહન માં તમે હંમેશાં કહ્યું હતું કે તમારે હંમેશાં શોધવાનું રહેશે કે તમારે ઉષ્મા માંથી કેટલી શુદ્ધ માત્રા છે જે તમારે પ્રણાલી માંથી પુરી પાડવી અથવા દૂર કરવી પડશે તેથી કિરણોત્સર્ગ વિનિમય ની ગણતરી કરવાનો આ આખો હેતુ છે અલબત્ત બ્લેકબોડી એ એક આદર્શિકરણ છે આપણે ટૂંક સમયમાં ભુખરી સપાટી માટે આ કેવી રીતે કરવું તે જોવા જઈશું જે એક વાસ્તવિક પ્રણાલી છે બરાબર તેથી બ્લેકબોડી તમને પ્રણાલી ની વર્તણૂક કેવી રીતે કરે છે તે સમજવા માટે એક આદર્શ પ્રણાલી નો લાભ આપે છે કારણ કે બધા કિરણોત્સર્ગ ગુણધર્મો ના બધા ગુણધર્મો સંબંધિત બ્લેકબોડી ના સંદર્ભ માં માપવામાં આવે છે બરાબર માની લો કે મારી પાસે આની જેમ N સપાટીઓ છે ધારો કે મારી પાસે N બ્લેકબોડી છે જે કિરણોત્સર્ગ વિનિમય કરે છે ધારો કે મારી પાસે N બ્લેકબોડી છે તો ચોખ્ખું કિરણોત્સર્ગ વિનિમય શું હશે ચોખ્ખું કિરણોત્સર્ગ વિનિમય શું હશે તે બધા i પર નો સરવાળો હશે તેથી તે AiFij નો સરવાળો હશે તેથી ત્યા Ti4 Tj4 હશે તેથી તે i મી સપાટીનું ચોખ્ખું કિરણોત્સર્ગ વિનિમય છે અને તે 1 થી N સુધીનો સરવાળો છે બરાબર તેથી આ સામાન્યતા ગુમાવ્યા વિના છે આપણે આ સૂત્ર લખ્યું છે તમારે એમ માની લેવાની જરૂર નથી કે તેની વચ્ચે કોઈ કિરણોત્સર્ગ વિનિમય નથી તેથી તે અહીં પણ ગણવામાં આવે છે કારણ કે J બરાબર i તે Fii હશે તેથી તે પોતાની સાથે કિરણોત્સર્ગ વિનિમય માટેનો હિસ્સો છે તેથી જો તે બહિર્મુખ સપાટી છે તો Fii 0 હશે પરંતુ જો તે અંતર્ગત સપાટી છે તો તે 0 નથી તેથી આ N સપાટીઓ સાથે ચોખ્ખા કિરણોત્સર્ગ વિનિમય નું સામાન્ય પ્રતિનિધિત્વ છે